આ વ્યાખ્યાનમાં આપણે વેનના સૂત્રો મેળવવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આપણે વેનના ડિસપ્લેસમેન્ટ નિયમ અને વેનના વિતરણ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ અને બંને થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને તમારે જાણવું જોઈએ તેમ થર્મોડાયનેમિક ને ખરેખર ઇન્ટરેક્સનની વિગતોની પરવા નથી તે એક મેક્રોસ્કોપિક સિદ્ધાંત છે અને ચાલો આપણે વેનની આ સુંદર દલીલો જોઈએ અને તે સ્પેક્ટરલ ડેન્સિટિના વિતરણ માટે સાચી ફોર્મ્યુલા મેળવવાની ખૂબ નજીક આવ્યો હતો અને આ શોધ માટે તેમને ખરેખર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તેથી પ્રથમ બાબત વેનનો વિસ્થાપન કાયદો છે આ માટે તેણે સ્ફેરિકલ કેવીટી ને ધ્યાનમાં કર્યું હતું જે ચાલો આપણે કહીએ કે આ વિસ્તરણ અથવા કોન્ટ્રાક્ટ ખૂબ ધીમો છે ખૂબ જ નાનો વેલોસિટી v તે નાનો વેલોસિટી v દ્વારા કોઈપણ રીતે હોઈ શકે છે અને તેથી તેમણે કેવીટીના એડિયાબેટિક વિસ્તરણને ધ્યાનમાં કર્યું જે સ્ફેરિકલ કેવીટીએ સ્ફેરિકલ કેવીટીનું એડિયાબેટિક વિસ્તરણ છે એડિયાબેટિકનો અર્થ એ છે કે તે તમને હીટ એક્સચેન્જ ને ટક કરશે જે 0 તાપમાને T હતું આપણે અગાઉ જે જોયું છે તે એ છે કે જો મારી પાસે આ પ્રકારની કેવીટી હોય તો તે પ્રેશરઆપવું કરી રહ્યું છે જે પ્રેશર p ને આપી રહ્યું છે જ્યારે તેને ઈકવલીબ્રીયમ માં રાખીને એડિયાબેટિકલી વિસ્તૃત કરવાની મંજૂરી આપવામાં આવે છે બરાબર તેથી હું તેના પર થોડું બળ લાગુ કરીશ અને તેથી તે કામ કરશે તેથી કેવીટીની અંદર કેવીટી અથવા વધુ યોગ્ય રીતે રડીયેશન કેવીટી વિસ્તૃત થતાં કામ કરે છે તેથી જેમ જેમ કેવીટી વિસ્તરતું જાય છે તે કામ કરે છે જો તે કામ કરે છે તો તેની ઇન્ટરનલ એનર્જીનું શું થવું જોઈએ આ સૂચવે છે કે ઇન્ટરનલ એનર્જી u નાની બની જાય છે કારણ કે કામ આ એનર્જીના ભોગે કરવામાં આવે છે કારણ કે ત્યાં ગરમી પૂરી પાડવામાં આવતી નથી અને આ સૂચવે છે કે ટેમ્પરેચર માં ઘટાડો થઈ રહ્યો છે ટેમ્પરેચર ઘટી રહ્યું છે તે જ સમયે જો હું તેને કોમ્પ્રેસકરી શકું જો રેડીઅસ નીચે જતી હોય તો ટેમ્પરેચર વધશે કારણ કે હું એનર્જી માં પમ્પિંગ કરીશ કંઈક વધુ થાય છે કારણ કે અંદરનું રેડીયેશન વિસ્તરતાની આસપાસ બાઉન્સ થાય છે તેથી તમને બારમા ધોરણના ભૌતિકશાસ્ત્રમાંથી યાદ આવે કે જો પ્રકાશ અથવા અવાજનું હલનચલન દિવાલમાંથી રિફલેક્ટ થાય છે તો તેની વેવલેંથ માં ફેરફાર થાય છે ફ્રિક્વન્સીમાં ફેરફાર થાય છે તેથી પર નો કોઈ પણ પ્રકાશ ઉછળે છે તે વધવાનો છે કારણ કે ફ્રિક્વન્સી નીચે જવાની છે તેથી હું ખરેખર આ એડિયાબેટિક વિસ્તરણનો અભ્યાસ કરીને કહી શકું છું કે ફેરફારો કેટલા છે અને તે કેવી રીતે T સાથે સંબંધિત છે અને તે જ આપણે સમાપ્ત કર્યું અને આપણે તે આગળ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે હવે જોઈએ જ્યારે આ કેવીટીમાં રેડિયસ r અને લાઇટ રે હોય ત્યારે આ સેન્ટરમાંથી ફેરફારો કેવી રીતે થાય છે જો હું આ ખૂણામાં પરપેન્ડીક્યુલરદોરું છું જ્યાં તે ને અથડાય છે અને આ થોડું ફરીથી રિફલેક્ટ થાય છે અને આ 2 θ અને તેથી આ ખૂણો મને અહીં ફરીથી સમજવા દો તેથી અહી લાઇટ રે છે જે જઈ રહ્યું છે તે એક સેન્ટર છે આ ખૂણો છે લાઇટ રે આ રીતે રિફલેક્ટ થાય છે અને કેવીટી વેલોસીટી v સાથે આ દિશામાં વિસ્તરી રહ્યું છે હવે વેવલેન્થમાં ફેરફાર ડોપ્લરની ફોર્મ્યુલા દ્વારા આપવામાં આવે છે અને v એ c કરતા ઘણું ઓછું છે તેથી 2vsinθc 2 v નો કોમ્પોનેંટ v એ લાઇટ ની દિશામાં લેવામાં આવશે જે vsinθ છે તેથી આ 2vsinθc થવા જઈ રહ્યું છે તેથી λ2λvsinθcreflection થવા જઈ રહ્યું છે તેથી દરેક રિફલેક્શન દરમિયાન આ વેવલેન્થમાં ફેરફાર થાય છે અને હું આ 2 ટેમ્પરેચર પરિવર્તનને સરખાવવા માંગુ છું આપણે ટેમ્પરેચરમાં ફેરફારની ગણતરી કેવી રીતે કરી શકીએ તેથી ટેમ્પરેચરમાં ફેરફારની ગણતરી છે આ થર્મોડાયનેમિક્સના પ્રથમ કાયદાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે કહે છે કે QUpV હવે હું એડિયાબેટિક વિસ્તરણ લઈ રહ્યો છું તો આ 0 છે અને તેથી ત્યાં U એ pV જેટલું જ થવા જઈ રહ્યું છે જે હું લખી શકું છું u34πr2r કે જ્યાં r એ રેડીયસ કેવીટી U નું કંઈ નથી પરંતુ uV જે u Vu છે જે u Vu4πr2 છે તેથી ચાલો આપણે આ બધું ડાબા હાથની બાજુએ એકસાથે એકત્રિત કરીએ અને આપણી પાસે u V છે 4π3r3u4πr2r u34πr2rઠીક છે

હવે હું લખી શકું છું કે 4πr24πr24πr2 માંથી 4πr2 રદ કરીશ તેથી તમને ur3 4u3r મળશે તેથી આ એક પરિણામ છે જે આપણને મળ્યું છે જે હું આગળની સ્લાઇડ પર લઈ જઈશ તેથી આપણને ur3 4u3r મળશે આ ૩ કેન્સલ થાય છે અને આપણને uu 4rr મળશે હવે હું જાણું છું કે u એ T4ના પ્રમાણ માં છે જે સૂચવે છે કે u∝4T3T જો હું તેને બદલી શકું તો મને uu4T3TT4 મળશે જે 4TT મળવાનો છે તેથી આ બધાના સંયોજનથી મને 4TT 4rr મળશે આ 4 રદ થાય છે અને મને TT rr dTT drr મળે છે આ તરત જ સૂચવે છે કે Trconstant જેમ જેમ રેડીયસ વધતી જાય છે તેમ તેમ ટેમ્પરેચર માં ઘટાડો થાય છે તેથી આપણી પાસે આધારિત ટેમ્પરેચર અને રેડીયસ છે અને આપણને Δλλ2vsinθc પ્રતિ રિફલેક્સન પણ મળ્યું છે અને આપણે આ 2 નું જોડાણ કરીએ જે and T ને આધારિત છે ચાલો આપણે જોઈએ કે આપણે તે કેવી રીતે કરીએ છીએ Δλ 2vsinθc પ્રતિ રિફલેક્સન હવે દરેક રિફલેક્સન માટે લાઇટ દ્વારા મુસાફરી કરેલું અંતર છે જો રેડીયસ r હોય તો પ્રતિ રિફલેક્સન સમય 2rsinθ છે કારણ કે આ r છે આ છે તેથી આ rsinθ છે આ rsinθ છે તેથી 2rsinθc પ્રતિ રિફલેક્સન સમય 2rsinθc છે તેથી આ સમયમાં કેવીટીની દિવાલો દ્વારા મુસાફરી કરવામાં આવેલુ અંતર Δr જેટલું જ થવાનું છે જે 2rsinθcv જેટલું છે જે હું 2vsinθcr તરીકે લખી શકું છું આ સૂચવે છે કે 2vsinθc ને Δrrતરીકે લખી શકાય છે હવે હું આને આ ફોર્મ્યુલામાં બદલી અને મેળવીશ Δλ ઇક્વલ ટુ Δrr અથવા dλdrr અને આ તરત જ તમને આપે છે કે rconstant ચાલો આપણે તપાસીએ કે cr dλcλdrcr dλcdrcr જે drr છે તેથી આ તપાસો rconstant તો આપણને શું મળ્યું છે આપણને Trconstant મળ્યું છે ચાલો આપણે આ c1 ને બોલાવીએ અને આપણને હમણાં જ મળ્યું છે કે rconstant જે થોડો c2 છે આપણે બંને ને જોડી શકીએ છીએ અને બંને ઇક્વેશનનો ગુણાકાર કરી શકીએ છીએ આ ઇક્વેશન1 અને આ ઇક્વેશન 2 આ મને કહે છે કે Tconstant આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે આ કેવીટી માં જેમ જેમ તે વિસ્તરતું ગયું તેમ તેમ રેડીયેશન ઈક્વિલિબ્રિયમ માં રહે છે તે T 1 થી T 2 સુધી જાય છે જો હું કોઈ ચોક્કસ વેવલેન્થ જોઉં છું અને તેનું પાલન કરતો રહું છું તો આ 1 થી 2 માં બદલાય છે એવું કે તે T1 1 T2 2 હશે આ રેડીયેશનની અમુક લાક્ષણિકતાને અનુરૂપ હોવી જોઈએ તેથી આપણે જે સુવિધા પસંદ કરીએ છીએ ઓળખવા માટે પસંદ કરેલી સુવિધા maxછે અને પછી આપણે maxTconstant લખીએ છીએ અને આ ચકાસણી કરવામાં આવેલા એક્સપેરિમેન્ટ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ શોધી કાઢ્યું હતું કે maxT એ 2900 μmK ના ક્રમનું છે તેથી આ ચકાસણી થાય છે અને તેથી વેનનું એનાલિસિસ સાચું હતું આ એનાલિસિસ નો ઉપયોગ અંતર તારાઓના ટેમ્પરેચર નો અંદાજ લગાવવા માટે પણ પહેલી વાર કરવામાં આવ્યો હતો અને તેના જેવી વસ્તુઓ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે તમારે તેમના સ્પેક્ટ્રમ માં શોધવું પડશે જ્યાં max છે અને તેને આ ફોર્મ્યુલામાં મૂકો અને હવે તે તારાનું ટેમ્પરેચર શોધો બીજું વધુ મહત્ત્વનું છે અને આ માટે વેને જે વિચાર્યું તે એ છે કે જ્યારે ઊંચું ટેમ્પરેચર T1 રચાવું જો હું નીચા તાપમાને જાઉં તો T2 રેડિયેશન એ λ અને Δλ વચ્ચે છે તેમ કહે છે કે જ્યારે તે વિસ્થાપન ફોર્મ્યુલાને કારણે 2 રેડિયેશન શિફ્ટ કરવામાં આવે છે ત્યારે રેડિયેશન નું પ્રમાણ વધારે હોય છે કેટલાક λ Δλ એનર્જી કોન્ટેન્ટ લો પ્રથમ કિસ્સામાં T1 એ u Δλ હતું અને આ એનર્જી કોન્ટેન્ટ બની ગઈ બીજા કિસ્સામાં જે uλ Δλ છે અને મારે સાવચેત રહેવું જોઈએ કે આ ટેમ્પરેચર T2 પર છે તેથી આપણી પાસે જે છે તે એ છે કે u Δλ એ uλ માં ગયા હતા જો કે હું જાણું છું કે ટેમ્પરેચર પર નિર્ભરતા શું છે એનર્જીનું પ્રમાણ T4 ના પ્રમાણમાં છે ધ્યાન રાખો હું એનર્જી ઘનતાનો ગુણોત્તર લેવાનો નથી પરંતુ એનર્જીનો કોન્ટેન્ટ લેવાનો છું અને તેથી હું uΔλT14uλΔλT24 લેવાનો છું સ્ટેફન બોલ્ટ્ઝમેન ના નિયમ દ્વારા આ રેશિયો હોવો જોઈએ આપણે જે માની રહ્યા છીએ તે સ્ટેફન બોલ્ટ્ઝમેન ના નિયમમાં નાના અંતરાલમાં એનર્જીના કોન્ટેન્ટ માટે પણ ધરાવે છે ઠીક છે પરંતુ તમે જાણો છો કે તમને તમારો જવાબ મળે છે અને જો તે મેળ ખાય છે તો તમે યોગ્ય માર્ગ પર છો તેથી હવે તમારી પાસે છે કે આ સંબંધ હવે ધ્યાન આપો કે T1λT2 ΔλT1ΔλT2 અને આ તરત જ તમને આપે છે આ સાથે મળીને તમને ΔλT1ΔλT2 અને આપણે આ ઈકવેશનને બદલીશું અને હું u Δλ ના પ્રમાણમાં થવા જઈ રહ્યો છે 1T1T15 જે uλ1T25 ના બરાબર છે તેથી આ કર્વના વિશ્લેષણ અને લેમ્બડા જે રીતે બદલાય છે તેના વિશ્લેષણ દ્વારા આપણે જોયું છે કે u1T5 તમે જેવા જ છો હું આ પ્રાઇમ્સને uλT'1T5 કહું છું હવે હું એ પણ જાણું છું કે Tconstant તેથી આ સૂચવે છે કે u5uλT' 5 અને આ સતત યોગ્ય છે તેથી આ વિશ્લેષણ દ્વારા અમને જે મળ્યું છે કે u5uλT' 5 એ સતત છે હું જાણું છું કે કેવા પ્રકારનો સતત રહેવાનો છે દેખીતી રીતે જ તે u એ અને ટેમ્પરેચર બંને પર આધાર રાખે છે તેથી આ સતત હું કેટલાક ફંક્શન fT તરીકે લખવા જઈ રહ્યો છું કારણ કે T બદલાતું નથી કારણ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો અને તેથી જેમ જેમ તમે આ કેવીટી નું કદ વધારશો અથવા જો તમે ટેમ્પરેચર ને એક બ્લેક બોડી ના રેડિયેશન થી બીજા માં બદલો છો તેથી આ મોટા ભાગના સામાન્ય સ્વરૂપમાં બનવા જઈ રહ્યું છે નહીં તો તે સતત હોત પરંતુ તે તમને u ને અને T બંનેના કાર્ય તરીકે આપશે નહીં અને તેથી અમે આ મૂકીએ છીએ અને આ તરત જ તમને કહે છે કે u સ્વરૂપના fT5 કેટલાક છે આ વેનનું વિતરણ છે આ તમને એ પણ કહે છે કે હજી uΔλuΔν નુ અને જો તમને મારા અગાઉના વ્યાખ્યાનમાંથી યાદ આવે તો અગાઉના વ્યાખ્યાનોમાંનું એક આપણે તે u2cu નુ પ્રાપ્ત કર્યું છે તો u છે fT5 જે fTc552cu તરીકે લખી શકાય છે અને આ સૂચવે છે u અન્ય કોઈ કાર્ય ના સ્વરૂપના છે g મેં ને c તરીકે લખ્યું છે જે T છે જે gT3 તરીકે પણ લખી શકે છે તેથી આ 2 સ્વરૂપો છે જે વેન દ્વારા લેવામાં આવ્યા છે જે વેન દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ બાબત જે હું બાજુમાં લખવા જઈ રહ્યો છું તે આપણી છે આપણે જે મેળવ્યું છે તે છે T એ એક સતત અને u 5 દરેક આપેલા માટે સતત છે તેથી જો મને વિવિધ માટે ચોક્કસ ટેમ્પરેચર તરીકે પ્રાયોગિક કર્વ આપવામાં આવે હું હંમેશાં કેટલાક અન્ય તાપમાને કર્વ શોધી શકું છું કારણ કે જેમ જેમ ટેમ્પરેચર બદલાશે તેમ તેમ મને અનુરૂપ ' મળશે જે λTT બરાબર હશે અને પછી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશે જેમાં કહેવામાં આવ્યું છે કે u 5 uλT' 5 હું uλT'શોધી શકું છું તેથી એક ચોક્કસ ટેમ્પરેચરને એક્સપેરિમેન્ટલકર્વ આપો સ્પેક્ટરલ ડેન્સિટિ માટેના એક્સપેરિમેન્ટલ કર્વને જોતાં હું આ સ્પેક્ટરલ ડેન્સિટિ અન્ય કોઈપણ ટેમ્પરેચરે શોધી શકું છું જે વેનની ફોર્મ્યુલાની ઉપયોગિતા છે આપણે તેની તુલનામાં વધુ ચકાસી શકીશું આપણે આગામી કેટલાક વ્યાખ્યાનોમાં એક્સપેરિમેન્ટલ કર્વો વિશે વાત કરીશું